ફેરાડેનો નિયમ અત્યાર સુધી આ કોર્સમાં આપણે સ્ટેટિક સ્થિતિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકસ સાથે કામ કર્યું છે જે ફિક્સ્ડ ચાર્જ અને તે અનુરૂપ ઇલેક્ટ્રીક ફિલ્ડ અને પોટેન્શિયલ v સાથે સંબંધિત છે અને આપણે મેગ્નેટોસ્ટેટિક્સ સાથે ડીલ કર્યું જે સ્ટેડી કરંટ સાથે ડીલ કરે છે જેનો અર્થ એ થાય છે કે કરંટ સમય પર નિર્ભર નથી આપણે કરંટ ડેન્સિટી J વિષે જોયું તેને સંબંધિત મેગ્નેટીક ફિલ્ડ અને વેક્ટર પોટેન્શિયલ વગેરે જોયું હવે આપણે ડાયનેમિક્સ માં જઈશું અને તેનો અર્થ એ છે કે આપણે સમય સાથે વસ્તુઓ બદલીશું અને જોઈશું કે તેની અસર શું છે તેથી એમાં જે પ્રથમ વસ્તુ આવે છે તે ફેરાડેનો નિયમ Faraday's law છે ફેરાડે એ પહેલા વિચાર્યું અને પછી અવલોકન કર્યું કે જો મારી પાસે સર્કિટ હોય અને હું તેમાંથી પસાર થતા મેગ્નેટીક ફિલ્ડના ફલક્સ ને બદલું તો આપણે ddt ને એટલે કે બદલતા ફ્લક્સ ને EMF કહી શકીએ તેથી ddt|EMF| છે તેનો અર્થ એ છે કે જો મારી પાસે એક સર્કિટ હોય તો આ EMF ના કારણે આમાં કરંટ ફ્લો થવાનું શરૂ કરશે કરંટ ફલક્સમાં થતા ફેરફાર ને કારણે ફ્લો થવાનું શરુ કરે છે કરંટની દિશાનું શું તે લેન્ઝના નિયમ Lenzs law દ્વારા આપવામાં આવે છે જેના મુજબ દિશા એવી હોય છે જે કરંટમાં થતા ફેરફારના કારણનો વિરોધ કરે છે અને આપણે થોડા સમયમાં તેને ગાણિતિક રીતે લખીશું હવે તેનો અર્થ એ છે કે જો હું સર્કિટ લઉં અને સર્કિટનો એરિયા બદલી દઉં અથવા તેમાંથી પસાર થતું મેગ્નેટીક ફિલ્ડ બદલું તો ત્યાં EMF જનરેટ થશે હું તમને એક ડેમોન્સ્ટ્રેશન દ્વારા આ બતાવીશ આના માટે હું IIT કાનપુરના પ્રોફેસર એચ વર્મા નો આભારી છું જેમણે શાળાએ જતા બાળકો માટે આ ડેમોન્સ્ટ્રેશન વિકસાવ્યા છે પહેલા ડેમોન્સ્ટ્રેશનમાં મારી પાસે આ ટ્યુબ છે જેના પર ઘણા બધા વાયર વીંટાળેલા છે અહીં મેં આ ચુંબકને અંદર મૂક્યું હવે જો હું ચુંબકને હલાવું તો તે વાયરની નજીક આવતા ફલક્સ બદલાશે કારણકે ચુંબક જેમ જેમ નજીક આવે છે તેમ તેમ ફિલ્ડ વધુ મજબૂત બને છે અને તે દૂર જતા ફિલ્ડ નબળું પડે છે અને ફરીથી ફલક્સ બદલાય છે અને તે EMF જનરેટ કરવું જોઈએ હવે EMF જનરેટ થાય છે તે દર્શાવવા માટે અહીં વાયર LED સાથે જોડાયેલ છે અને આ LED ગ્લો થાય છે ચાલો આપણે તે જોઈએ તમે જોઈ શકો છો કે અહીં લાલ પ્રકાશ આવે છે તેથી જેમ જેમ ચુંબક હલે છે તેમાં મેગ્નેટીક ફિલ્ડ બદલાય છે અને મેગ્નેટીક ફિલ્ડમાં ફેરફારના કારણે ફલક્સ બદલાય છે અને તે EMF જનરેટ કરે છે તો તમે જોયું કે જો હું કોઇલ દ્વારા કોઈ ચુંબક ફેંકીશ તો આ તે છે જે ફરાડે એ કર્યું હતું જે તેમાં EMF જનરેટ કરે છે બીજી વસ્તુ એ છે કે EMF ની દિશા એવી હોય છે કે તે ફેરફારનો વિરોધ કરે છે તેથી અહીં આપણી પાસે કોઇલ છે જે આમાં છે આ પણ પ્રોફેસર એચ વર્માની લેબમાં વિકસાવેલ છે આ લોખંડની સ્પાઇક્સ મૂકી છે જે અહીં મેગ્નેટીક ફિલ્ડને ખૂબ મજબૂત બનાવે છે જેવી તમે સ્વિચને ઓન કરો છો રીંગમાં કરંટ ફલો શરૂ થાય છે અને તે દૂર જવાનો પ્રયાસ કરશે કારણકે રીંગમાં જનરેટેડ કરંટ અથવા જનરેટેડ EMF એવું હશે કે જે ફેરફારનો વિરોધ કરે છે તો હું હમણાં તેને ચાલુ કરીશ અને તમે જોશો કે રિંગ બહાર નીકળી જાય છે અને આ લેન્ઝનો નિયમ છે ચાલો હવે ગાણિતિક રીતે કરીએ તો આપણે જોયું કે આપણી પાસે EMF છે જે dϕdt ની બરાબર છે અને મેં અહીં લેન્ઝના નિયમ ને બતાવવા માટે માઈનસ સાઇન મૂકી છે તમને પ્રશ્ન થશે કે આ માઈનસ સાઇન કેવી રીતે મદદ કરે છે આપણે તે વિશે થોડી ચર્ચા કરીએ EMF dϕdt તેથી EMF dϕdt છે જે ddtB dS ની બરાબર છે જ્યાં B આ એરિયામાંથી પસાર થાય છે અને dS એ આ દિશામાંનું એરિયા એલિમેંટ છે તેથી B dS મને ફ્લક્સ આપે છે બે રીતો છે કે જેનાથી આ બદલી શકાય છે કાં તો B સમય સાથે બદલાય શકે છે તેથી હું B rtt dS લખીશ અને એરિયા ફિક્સ રહે છે અથવા મારી પાસે B સમય સાથે અચળ હોઈ શકે છે પરંતુ આ એરિયા બદલાય છે એરિયા અંદર અને બહાર જાય છે અને તેથી ફલક્સ બદલાય છે આ બાઉન્ડ્રીઝ ની હિલચાલને કારણે છે જે પણ EMF આવે છે તેને કેટલીકવાર મોશનલ EMF તરીકે ઓળખવામાં આવે છે અને આ મેગ્નેટીક ફિલ્ડમાં થતા ફેરફારને કારણે છે dS તેથી ચાલો આપણે પહેલા મોશનલ EMF નું ઉદાહરણ જોઈએ જેની સાથે તમે ખૂબ પરિચિત છો અહીં હું એક વાયર લઉં છું અને આ ધાતુનો સળિયો આના પર લગાવું છું જેમાં ફિલ્ડ બહાર આવી રહ્યું છે અને હું તેને વેગ v સાથે ખેંચું તો એરિયા બદલાઇ રહ્યો છે અને એરિયામાં આ ફેરફાર મને EMF આપે છે Bvl બરાબર છે જ્યાં l એ આ સળિયાની લંબાઈ છે અને vl એ તમને એરિયાના ફેરફારનો દર આપે છે અને કરંટની દિશા એવી હશે કે તે ફેરફારનો વિરોધ કરશે તેથી કરંટ તેવો હોવો જોઈએ કે તે સળિયાને અંદર ખેંચે તે સળિયાને બહાર કરવાનો વિરોધ કરે છે તો v બહાર આવી રહ્યુ છે I x B મને આ પ્રકારનો ફોર્સ આપશે અને તેથી I સળિયામાં નીચે તરફનો હશે અને તેથી લૂપમાં તે આ રીતે હશે આનું બીજું ઉદાહરણ એવું છે કે ધારો કે હું અહીં બેટરી લઇને અહીં હું સ્વીચ મૂકું અને અહીં હું કોઇલ રાખું છું તેથી જ્યારે કરંટ કોઇલ માંથી પસાર થાય છે ત્યારે તેમાં ફલક્સ આવે છે અને કરંટમાં થતા ફેરફારના કારણે આ ફલક્સ બદલાય છે હવે EMF એ dϕdt હશે હવે હું આ માઇનસ સાઈનને ગાણિતિક રીતે અર્થપૂર્ણ બનાવું છું તમે જાણો છો કે કોઇલમાં એ I ના સમપ્રમાણમાં હોય છે અને આ સમપ્રમાણતા કોન્સ્ટન્ટ સેલ્ફ ઇન્ડકટન્સ L છે તેથી હું અહીં L મુકીશ તેથી આ L dIdt બનશે હવે આપણે આ માઇનસ સાઈનનું મહત્વ જોઈશું તો જેવી હું આ સ્વીચ બંધ કરું મને સમીકરણ v L dIdtR I મળશે જયાં R એ સિસ્ટમનો રેઝિસ્ટન્સ છે ધારો કે v0 અને પ્રારંભિક કરંટ II0 છે EMF dϕdt LdIdt ϕ∝I or ϕLI V LdIdtRI આ કેસમાં આ સમીકરણ 0 LdIdtRI dIdtRLI0 બનશે જયારે સર્કિટમાં કરંટ ફ્લો થતો હોય અને હું અચાનક સ્વીચ બંધ કરું તો આવું થશે હવે આ સોલ્યુશન મને II0e RLt આપે છે હવે નોંધો કે જો આ માઇનસ સાઈનની જગ્યાએ જો મારી પાસે પ્લસ સાઈન હોત તો LdIdtR I હોત જેથી II0e RLt મળત આ કેસમાં સ્વીચ બંધ કર્યા પછી પણ કરંટ સમય સાથે વધે છે જેમાં ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન છે આ કેસમાં કરંટ સમય સાથે ઘટી રહ્યો છે અને છેવટે શૂન્ય પર જઈ રહ્યો છે તેથી તમે અહીં માઇનસ સાઈનનું મહત્વ જોઈ શકો છો અને તે લેન્ઝના નિયમનું સ્ટેટમેન્ટ છે 0 LdIdtRI dIdtRLI0 or II0e RLt બીજું ઉદાહરણ કે જેના દ્વારા હું આ માઇનસ સાઈન બતાવીશ તે આપણે પહેલાથી હલ કર્યું છે તે આ મેટાલીક સર્કિટ છે કે જેના પર મારી પાસે આ સળીયો છે જે જમણી તરફ ખેંચાઈ રહ્યો છે આ વેગ v છે અને આપણે જોયું હતું કે ફિલ્ડ આ સ્ક્રીનમાંથી બહાર આવી રહ્યું હતું અને તે સ્થિતિમાં આપણે જોયું હતું કે કરંટ ક્લોકવાઈઝ દિશામાં જઇ રહ્યો હતો અને તે આનો વિરોધ કરે છે તો આ આપણે ભૌતિક રૂપે જોયું હતું ચાલો આપણે તેને ગાણિતિક રૂપે જોઈએ તેથી મારી પાસે ddt B AEMF છે જયાં B યુનિફોર્મ ફિલ્ડ છે અને આને હું R I લખી શકું છું માઇનસ સાઈન ના મહત્વને સમજવા માટે હું I ને થોડો અલગ રીતે લખીશ હું તેને R Iu dllength લખું છું જયાં u એ કરંટની દિશામાં યુનિટ વેક્ટર છે dl એ પાથ સાથેનો લાઈન એલિમેન્ટ છે અહીં l ની દિશા અને A ની દિશા એ જમણા હાથના અંગુઠાના નિયમ મુજબ મળે છે તેથી જો હું મારી આંગળીઓને l પર ક્લોકવાઈઝ અથવા કાઉન્ટર ક્લોકવાઈઝ દિશામાં રાખું તો અંગુઠાથી મને A ની દિશા મળશે હવે આ કેસમાં B એ ફિક્સ છે અને A બદલાઈ રહ્યું છે તેથી હું B dAdtR ILu dl લખીશ આ L ને સેલ્ફ ઇન્ડકટન્સ સાથે કન્ફ્યુઝ ન કરશો જે આપણે પહેલા જોયું હતું ચાલો માની લો કે હું A પણ બહાર આવી રહ્યું છું ધારો કે હું એરિયા A ને બહાર લઉં તો I આ રીતે કાઉન્ટર ક્લોકવાઈઝ હશે કારણકે v બહાર ખેંચાઈ રહ્યો છે એરિયા A વધી રહ્યો છે dAdt પોઝિટિવ છે અને dAdt એ સ્ક્રીન પર પોઇન્ટ કરે છે અને તેથી આ B dAdt એ આ માઇનસ સાઈનના કારણે નેગેટીવ છે જો કરંટની દિશા પણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય અહીં જમણી બાજુ જુઓ જો I ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હોય તો તમે u એ dl ની વિરુદ્ધ દિશામાં હશે માફ કરશો u એ dl ની જ દિશામાં હશે અને RHS પોઝીટીવ હશે તમે ડાબી બાજુ અને જમણી બાજુની અસંગતતા જોઈ શકો છો બીજી તરફ જો u એ ઘડિયાળની દિશામાં હોય જો કરંટ I ઘડિયાળની દિશામાં હોય તો u એ dl વિરુદ્ધ દિશામાં હશે અને તમને સાચી સાઈન મળશે તેથી તમે આ સાઈનનું મહત્વ જોઈ શકો છો આ પણ વાસ્તવમાં ઊર્જા સંરક્ષણ સાથે સંબંધિત છે કારણકે જો કરંટ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો સળિયો વધુ ઝડપથી આગળ વધવાનું ચાલુ રાખશે અને તે બહારની તરફ ધકેલાય જશે જ્યારે કરંટ ઘડિયાળની દિશામાં હોય ત્યારે તે અટકી જાય છે તો આપણે આ વ્યાખ્યાનમાં જોયું કે ફેરાડેના નિયમ દ્વારા ફલક્સમાં થતો ફેરફાર EMF આપે છે જે dϕdt તરીકે આપવામાં આવે છે અને આ માઇનસ સાઈન લેન્ઝના નિયમને દર્શાવવા માટે છે તેની ગાણિતિક અસર એ છે કે તે કરંટને એવી રીતે ફ્લો કરાવશે કે તે તેના કારણે થતા ફેરફારનો વિરોધ કરે છે આગળના વ્યાખ્યાનમાં આપણે આ ફેરાડેના નિયમ ને ફિલ્ડની દ્રષ્ટિએ જોઈશું